ચાલો હવે લાઈફ સાયકલ કોસ્ટ વિશે ચર્ચા કરીએ તેને ટૂંકમાં LCC કહેવામાં આવે છે તે એક ટૂંકું નામ છે ઉદાહરણ સાથે અમે એ પણ જોઈશું કે આપણે લાઈફ સાયકલ કોસ્ટ નું વિશ્લેષણ કેવી રીતે કરીશું લાઈફ સાયકલ ના વિવિધ ઘટકો કયા છે પ્રથમ આપણે કેપિટલખર્ચ વિશે જાણવાની જરૂર છે અમને રિપ્લેસમેન્ટ ખર્ચ વિશે જાણવાની જરૂર છે તેથી કેપિટલકિંમત એ પ્રારંભિક રોકાણ છે જે તમે બિંદુ શૂન્ય સમય શૂન્ય પર મૂકશો જે આજે છે રિપ્લેસમેન્ટ ખર્ચ ખરેખર કેટલાક વર્ષો પછી લાઇન નીચે છે કેટલાક પેટાસિસ્ટમ્સ કે જેઓ સિસ્ટમની એકંદર આયુષ્ય કરતા ઓછા જીવન ધરાવે છે તેને બદલવાની જરૂર છે તેથી ઉમેરવા અને સરખામણી કરવા માટે તેઓને વર્તમાનમાં પાછું રિફ્લેક્ટ કરવું પડશે પછી ત્યાં મેન્ટેનન્સ ખર્ચ છે તમારી પાસે વાર્ષિક મેન્ટેનન્સખર્ચ સામાન્ય રીતે ચિત્ર પર આવશે અથવા મેન્ટેનન્સખર્ચ કેટલીકવાર તમારી પાસે એનર્જી ખર્ચ અને પછી સ્ક્રેપ મૂલ્ય અથવા સ્ક્રેપ કિંમત હશે સ્ક્રેપ ખર્ચ ખરેખર જીવનના અંતમાં બચાવ મૂલ્ય છે જો ત્યાં કોઈ રકમ કોઈપણ કિંમત છે કે જે તમે તેનાથી પુન પ્રાપ્ત કરી શકો છો તે બાદ થાય છે આ તમારી બાજુના બધા રોકાણો છે સ્ક્રેપ ખર્ચ ખરેખર તમારી પાસે પાછો આવી રહ્યો છે જે છોડ્યુ છે જે બાકી છે તો ચાલો કેટલાક પ્રતીકો આપીએ કેપિટલ કોસ્ટ Kને કોલ કરશે કરશે R તરીકે રિપ્લેસમેન્ટ કોસ્ટ M મેન્ટેનન્સ કોસ્ટ E તરીકે એનર્જી કોસ્ટ અને S તરીકે સ્ક્રેપ કોસ્ટ એનર્જી કોસ્ટ અને સ્ક્રેપ કોસ્ટ નું હંમેશા સાથે આવવું જરૂરી નથી કેટલીકવાર તમારી પાસે કોઈ સ્ક્રેપ કોસ્ટ નહીં હોય અને કેટલીકવાર તમારી પાસે કોઈ ચોક્કસ સિસ્ટમમાં એનર્જી કોસ્ટ નહીં હોય તે મામૂલી હશે તેથી પરંતુ મોટાભાગના સમયે તમારી પાસે મોટાભાગની રિન્યુએબલએનર્જી સિસ્ટમ માં કેપિટલકોસ્ટ રિપ્લેસમેન્ટકોસ્ટ અને મેન્ટેનન્સ કોસ્ટ હશે હવે LCC લાઈફ સાયકલ ની કિંમત K કેપિટલકોસ્ટ પ્લસ R રિપ્લેસમેન્ટકોસ્ટ પ્લસ M મેન્ટેનન્સ કોસ્ટ પ્લસ E એનર્જી કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ દ્વારા આપવામાં આવે છે તેથી આ લાઈફ સાયકલ નો ખર્ચ છે તમે સામાન્ય રીતે જીવનનો સમયગાળો નક્કી કરશો તેથી 15 વર્ષ સુધી વિશ્લેષણ કરો સિસ્ટમનું 20 વર્ષનું જીવન સમગ્ર સિસ્ટમ લાઈફ સાયકલ ની કિંમત ચલાવે છે તેથી સામાન્ય રીતે તે તે રીતે જાય છે આપણે એક સરળ ઉદાહરણ આપીને આને સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ PV આધારિત પમ્પિંગ સિસ્ટમ માટેના લાઈફ સાયકલ ની કિંમતની ગણતરી કરીએ જે નીચેની માહિતી ધરાવે છે હવે ડેટા શું છે ચાલો હું તેને ટેબ્યુલેટ કરું તો સબસિસ્ટમ્સ શું છે હું તે નીચે સૂચિબદ્ધ કરીશ પછી એક કોલમ માં હું કિંમત આપીશ અને બીજી કોલમ માં લાઈફ આપીશ વર્ષોમાં તેથી PV આધારિત પમ્પિંગ સબસિસ્ટમમાં મુખ્ય વસ્તુઓમાંની એક એ PV એરે પ્લસ સિસ્ટમ્સનું સંતુલન હશે હવે હું અંદાજે મૂલ્ય રૂપિયા માંમૂકીશ જે પ્રત્યેક વોટ પીક માટે છે તે PV એરે અને સિસ્ટમના સંતુલન માટેનો ખર્ચ છે અને જીવન 15 વર્ષ છે મોટર પ્લસ પંપ મોટર પમ્પ સેટ તે પીક વોટ દીઠ આશરે પાંચ રૂપિયા 7 5 વર્ષ છે પરચુરણ પરિવહન માટે અને આવા માટે હું પીક વોટ દીઠ રૂપિયા 3 રૂપિયા મૂકીશ પછી પાઇપિંગ ખર્ચ 100 રૂપિયા પ્રતિ મીટર અને પાઇપનો આયુષ્ય પાંચ વર્ષનો હોય છે પછી સારી કિંમત આ એક સામાન્ય કૂવો છે 300 રૂપિયા પ્રતિ મીટર અને પછી લાઈફ નથી તેથી મેં હમણાં જ કેટલાક રીપ્રેઝન્ટેટિવખર્ચ મુક્યા છે કદાચ ગણતરીના સમયે તમારે બજારમાં જવું પડશે તપાસ કરવી પડશે અને પછી વધુ વાસ્તવિક મૂલ્ય મેળવવા માટે વાસ્તવિક ખર્ચ મૂકવો પડશે કોઈપણ રીતે અહીં આપણે ખ્યાલનો અભ્યાસ કરવા માંગીએ છીએ મેં હમણાં જ કિંમતની અંદાજિત કિંમતો મૂકી છે તેથી આ તે ડેટા છે જે તમને ઉપલબ્ધ છે ચાલો સિસ્ટમનો ઉલ્લેખ કરીએ તેથી PV એરે રેટિંગ્સ 500 વોટની ટોચ છે પાઇપની લંબાઈ 30 મીટર છે કૂવાની ઊંડાઈ કૂવામાં ઊંડાઈ 10 મીટર છે વ્યાજ નો સમયગાળો જે સમયગાળા માટે વિશ્લેષણ કરવાનું છે તે 15 વર્ષ છે એટલે કે આખા PV આધારિત પમ્પિંગ સિસ્ટમની 15 વર્ષની આયુષ્ય ચાલો આપણે 10 જેટલું વ્યાજ લઈએ 10 ઉચ્ચ બાજુ પર છે પરંતુ ગણતરી માટે સરળ નથી વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ AMC છે સિસ્ટમની કુલ 15 વર્ષની આયુષ્ય માટે સમગ્ર સિસ્ટમ માટે વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ દર વર્ષે 1000 રૂપિયા છે તેથી હવે હું આ આખી સિસ્ટમ શું છે તે સમજવા માટે સમયરેખા દોરો આ સમય શૂન્ય છે અને તે જ જગ્યાએ તમામ કેપિટલરોકાણો કરવામાં આવે છે હવે હું આખી સમયરેખાને ત્રણ અંતરાલમાં પાંચ વર્ષ પાંચ વર્ષ પાંચ વર્ષમાં વિભાજીત કરું છું જેથી તમને કુલ પંદર વર્ષ આયુષ્ય મળે તેથી હું તે પાંચ વર્ષ પાંચ વર્ષ પાંચ વર્ષ ચિહ્નિત કરીશ અહીંના કેન્દ્રમાં જ અહીંથી77 5 વર્ષ પછી તમે જોશો કે મોટર પ્લસ પમ્પનું આયુષ્ય 7 5 વર્ષ છે જેનો અર્થ છે કે7 5 વર્ષના અંતમાં તમારે સિસ્ટમ કાર્ય માટે પ્રતિબંધક રિપ્લેસમેન્ટકરવો પડશે પાઈપો પાંચ વર્ષ દર પાંચ વર્ષના અંતે તમારે પાઇપનું રિપ્લેસમેન્ટ કરવું પડશે તેથી અમે તે કરીશું તો ચાલો નોંધ લઈએ 5 વર્ષ આપણે મોટર પ્લસ પંપ માટે એક રિપ્લેસમેન્ટ કરવો પડશે પછી પ્રથમ પાંચ વર્ષના અંતે તમારે પાઇપ સેટનું એક રિપ્લેસમેન્ટ કરવું પડશે દસ વર્ષના અંતે બીજા પાંચ વર્ષ પાઇપ રિપ્લેસમેન્ટ ફરીથી અને પછી તમે જીવનકાળ નો અંત જોશો તેથી તમારે આગળ કોઈ રિપ્લેસમેન્ટ કરવાની જરૂર નથી તેથી બે પાઇપ રિપ્લેસમેન્ટઅને એક મોટર પમ્પ સેટ રિપ્લેસમેન્ટ આગળ હું દર વર્ષે ટીક માર્ક કરું છું તેથી હવે તમારી પાસે એક બે ત્રણ ચાર પાંચ છે તેથી વર્ષ 15 સુધી હવે આ વાર્ષિક મેન્ટેનન્સ માટે છે અમારી પાસે 1000 રૂપિયાની AMC છે જે આપણે દર વર્ષે આપવાની જરૂર છે અમારે અહીં ત્રીજા વર્ષ ચોથા વર્ષ પાંચમા વર્ષના અંતમાં 1000 રૂપિયા આપવાની જરૂર છે તેથી ચૌદમા વર્ષના અંતે અને પંદરમા વર્ષના અંતે તો જેમ કે દર વર્ષે આપવામાં આવતી AMC ટોપી તો આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે આપણે જાણીએ છીએ કે તેને કેવી રીતે હલ કરવું આપણે તે સમયે તે કરીશું તેથી હવે આપણે ગણતરી કરવાની જરૂર છે કે કેપિટલખર્ચ શું છે લાલમાં રિપ્લેસમેન્ટ કોસ્ટ શું છે AMC ની કિંમત શું છે જે આપણે લીલા રંગમાં લખ્યા છે તો ચાલો આપણે તે ગણતરી કરીએ તો પહેલાં ચાલો આપણે કેપિટલ કોસ્ટની ગણતરી કરીએ તો એરે ખર્ચ પચાસ વોટ દીઠ એંસી રૂપિયા × 500 વોટની ટોચ 40000 રૂપિયા છે પછી મોટર પમ્પનો ખર્ચ પીક વોટ દીઠ 5 રૂપિયા × 500 વોટની પીક જે 25000 રૂપિયા છે પછી આપણી પાસે પરચુરણ ખર્ચ છે અમે રૂપિયા મૂકી દીધા હતા અમે પીક વોટ દીઠ 3 રૂપિયા મૂકી દીધા હતા ચાલો હા × 500 વોટની ટોચ 1500 છે પાઇપનો ખર્ચ રૂ 10 રૂ 100 દીઠ 30 મીટર જે 3000 રૂપિયા છે ત્યારબાદ કુવાની કિંમત 300 રૂપિયા પ્રતિ મીટર છે દસ મીટરમાં આ 3000 રૂપિયા છે તેથી જ્યારે તમે આ બધી વસ્તુઓ ઉમેરશો ત્યારે તમને કે કેપિટલખર્ચ જે પચાસ હજાર રૂપિયા છે મળે છે આગળ ચાલો રિપ્લેસમેન્ટ કોસ્ટ R ની ગણતરી કરીએ અમે જોયું કે 7 5 વર્ષના અંતે મોટર મોટર પંપ સેટને બદલવાની જરૂર છે આખા જીવનકાળ R1 માં એક રિપ્લેસમેન્ટ હું તેને બોલાવીશ 2500 આ મોટર પંપનો ખર્ચ છે કારણ કે ફુગાવા નથી અમે ફુગાવાના મૂલ્ય આપ્યા નથી આપણે ફુગાવાનો દર f 0 ધારવો જોઈએ તેથી 2500 ગુણ્યાં 1 ભાગ્યા 1 i ની ઘાત 7 5 વર્તમાન મૂલ્ય હશે તેથી તમે જે પણ 2500 રૂપિયા 7 5 મા વર્ષે મૂકવા જઇ રહ્યા છો તે વર્તમાનમાં લાવો તેને વર્તમાનમાં રિફ્લેક્ટ કરો અને તમને 1223 2 રૂપિયા મળશે પછી પાઈપો બદલવા માટે અમને બે રિપ્લેસમેન્ટ કરવાની જરૂર છે એક પાંચમા વર્ષે અને બીજું દસમા વર્ષ સિવાય તેથી આપણે જાણીએ છીએ કે પાઇપની કિંમત 3000 રૂપિયા છે તો ચાલો 3000 1 i માં તેથી પાંચમા વર્ષમાં રિપ્લેસમેન્ટ પાછું હાલ નુ મુલ્ય આ મહિનામાં 3000 પ્લસ 3000 ભાગ્યા 1 i ની ઘાત 10 માં હશે તેથી દસમા વર્ષે વર્તમાનમાં પાછું રિફ્લેક્ટવર્તમાન મૂલ્ય આ છે તમે તે બંનેને ઉમેરો 1862 76 પ્લસ 1156 63 આવે છે રૂપિયા 3019 તેથી જ્યારે તમે બધા રિપ્લેસમેન્ટ ઉમેરશો ત્યારે તમને આર 42322 ની બરાબર મળશે તેથી આગળ અમે મેન્ટેનન્સ ખર્ચ M ની ગણતરી કરીશું તેથી મેન્ટેનન્સ આપણે જોયું કે વાર્ષિક મેન્ટેનન્સ આપણે દર વર્ષે 1000 રૂપિયા ચૂકવીએ છીએ તે દર વર્ષે સમાન હપતા ચુકવણી જેવું છે તેથી AMC×1i1 11 i ની બરાબર છે જેની ઘાત n છે જે હાલના મૂલ્યના પરિબળ છે તેથી જે હાલના મૂલ્યના પરિબળમાં 1000 છે જો તમે i ની વેલ્યુ 0 1 મુકો છો તો તમને 7 6 અને n પંદર મળશે તેથી 15 હપ્તા આપશે પંદર વર્ષથી વધુનું ડિસ્ટ્રીબ્યુશન તમને 7606 રૂપિયા આપશે પછી નું LCC જે KRM છે કેપિટલ કોસ્ટ રિપ્લેસમેન્ટ કોસ્ટ મેન્ટેનન્સ કોસ્ટ જે 500004242 67606 છે જે રૂ 67 થશે તેથી આ લાઈફ સાયકલ નો ખર્ચ પંદર વર્ષનો આયુષ્ય લેનારા કુલ લાઈફ સાયકલ નો ખર્ચ છે હવે તે અમારા માટે રસપ્રદ રહેશે કે તેને સમગ્ર 15 વર્ષમાં વાર્ષિક રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું આના વર્તમાન મૂલ્યના મૂલ્ય માટે કોઈ ચૂકવણી કરે તે સમાન વાર્ષિક હપતા શું છે તો ચાલો સમયરેખા t હવે સમય 0 પછી એક વર્ષ વર્ષ બે નો ઉપયોગ કરીએ એક બે તેથી 15 વર્ષ 15 તે આપણું સમયગાળો છે હવે તે સમયે શૂન્ય છે અમારી પાસે LCC મૂલ્ય 601848 0 67 રૂપિયા છે જે આજકાલની જેમ સમગ્ર સિસ્ટમનું મૂલ્ય છે તે લાઈફ સાયકલ નો ખર્ચ છે તમામ રિપ્લેસમેન્ટ મેન્ટેનન્સ ધ્યાનમાં લેતા બધું જ વર્તમાનમાં રિફ્લેક્ટ થયું છે હવે આ મૂલ્ય આપણે તેને આગામી 15 વર્ષ માટે સમાન વાર્ષિક વાર્ષિક હપતા તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ જે તમને આ ચોક્કસ સિસ્ટમ માટે ચુકવણી વાર્ષિક ચુકવણી સમાન વાર્ષિક ચુકવણી હોવાનું માનશે જે આપણને કોઈ રેફરન્સ આપી શકે અથવા બેંચમાર્ક તેથી અમારી પાસે ALCC વાર્ષિક LLC મૂલ્ય છે કે જે દર વર્ષના અંતે થાય છે વાર્ષિક ALCC મૂલ્ય હોય કામગીરીમાં આ વિશિષ્ટ સિસ્ટમ માટે સમાન વાર્ષિક ચુકવણી જેવી કંઈક તો આ આપણે જાણીએ છીએ કે કેવી રીતે કરવું LCC બરાબર છે વર્તમાન મૂલ્ય બરાબર છે વાર્ષિક સમાન કિંમત આ એક જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે વર્તમાન મૂલ્યના પરિબળમાં અને આપણે કાર્યકારી પરિબળને કેવી રીતે ગણતરી કરવી તે જાણીએ છીએ તેથી ALCC વાર્ષિક LCC ALCC બરાબર છે જે હાલના મૂલ્યના પરિબળ દ્વારા વહેંચાયેલ LCC ની બરાબર છે અને LCC 61848 67 ભાગ્યા 7 606 છે જે તમને 8131 તેથી આ વાર્ષિક LCC છે તેનો મૂળભૂત અર્થ શું છે કે 61848 ની આ કિંમત આજની કુલ સિસ્ટમ કિંમત બધા વર્તમાન ટાઈમ ફ્રેમને રિફ્લેક્ટ કરે છે તે કહેવા સમાન છે કે દર વર્ષે આગામી 15 વર્ષ માટે હું દર વર્ષે 8131 5 8131 5 8131 5 પંદરમી વર્ષનો અંત સુધી ચૂકવણી કરું છું આ કહેવાને બરાબર છે કે પંદર વર્ષના ગાળા માટે આ સમાન વાર્ષિક હપતા છે તેથી આ સમાન સિસ્ટમોની તુલના કરવા માટે આ એક સરસ બેંચમાર્ક આપશે મારી પાસે અહીં એક સ્ક્રિપ્ટ ફાઇલ છે હું આ તમારી સાથે શેર કરીશ ઉદાહરણ તરીકે કામ કરવા માટે કે જેની અમે હમણાં જ ચર્ચા કરી છે નીચેની માહિતીવાળી PV આધારિત પમ્પિંગ સિસ્ટમ માટે LCC ની ગણતરી કરીશ તેથી અમે ચર્ચા કરી મેં સ્ક્રિપ્ટ ફાઇલને ફક્ત સબસિસ્ટમ ડેટા ભાગમાં વર્ગીકૃત કરી છે જ્યાં મેં ડેટાની સૂચિબદ્ધ કરી છે પમ્પની PV પ્લસ એરેની કિંમત PV એરેનું જીવન અને તે બધા ડેટા જે આપણે હમણાં જ કર્યું છે ટેબ્યુલેટેડ તે પછી મારી પાસે સિસ્ટમ સ્પષ્ટીકરણ છે જેમાં 500 વોટની એરે રેટિંગ પાઇપની લંબાઈ સારી ઊંડાઈ વ્યાજની વર્ષોની સંખ્યા પછી વ્યાજ વ્યાજ દર AMC આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પછી મારી પાસે લાઈફ સાયકલ ખર્ચની ગણતરીઓ છે પહેલા તમે K ની ગણતરી કરો જે કેપિટલખર્ચ છે તેથી મેં અહીં ગણતરી કરી છે એરે ખર્ચ મોટર પંપ ખર્ચ પરચુરણ ખર્ચ પાઇપ ખર્ચ સારી કિંમત અને પછી તમે કેપિટલ K મેળવવા માટે આ બધા ખર્ચ ઉમેરી શકો છો પછી તમે રિપ્લેસમેન્ટ કોસ્ટ ની ગણતરી કરો યાદ કરો કે અમારી પાસે 7 5 વર્ષના અંતે એક મોટર પમ્પ રિપ્લેસમેન્ટ કરવું જોઈએ અને આપણે પાઈપોને પ્રથમ એકવાર પાંચ વર્ષના અંતે અને બીજું દસ વર્ષના અંતમાં બદલવાની જરૂર હતી જે વર્તમાનની કિંમતની ગણતરી કરવામાં આવે છે તમે મોટર પમ્પ સેટ રિપ્લેસમેન્ટ ખર્ચ અને પાઇપ રિપ્લેસમેન્ટ ખર્ચ તે બંનેની હાલની કિંમત ઉમેરો અને R કુલ રિપ્લેસમેન્ટ ખર્ચ મેળવો પછી તમે M મેન્ટેનન્સ ની ગણતરી કરો અને હાલના મૂલ્યના પરિબળની ગણતરી કરો અને વર્તમાન મેન્ટેનન્સ ના મૂલ્યની ગણતરી કરો જે AMC છે તમે દર વર્ષે ચૂકવણી કરતા વાર્ષિક શુલ્ક વર્તમાન મૂલ્યના પરિબળ અને પછી છેલ્લે LCC KRM ગણતરી કરો વાર્ષિક LCC ALCC મેળવવા તમામ પંદર વર્ષમાં સમાનરૂપે ડિસ્ટ્રીબ્યુટકરો પછી મારી પાસે ડિસ્પ્લે ભાગ છે વિવિધ ખર્ચ દર્શાવો તેથી આ તે દાખલાની ગણતરી કરશે અને તમને અહીં પરિણામ આપશે હું કરી શકું છું મારી ઓક્ટેવ વાતાવરણ ખોલ્યું છે ઉદાહરણ ex01 m ચલાવો મેં તેને m તરીકે સંગ્રહિત કર્યું છે હું તે ચલાવી શકું છું અને આ સ્ક્રિપ્ટ ફાઇલ તમારી સાથે શેર કરીશ તેથી તમે ગણતરી ઓ ચલાવ્યા પછી પ્રદર્શિત થાય છે અને અવલોકન કરો છો કે આ બધી કિંમતો કે જે આપણે ગણતરી કરી હતી તે પ્રદર્શિત થશે અને પછી તમે તેના પર નિષ્કર્ષ લઈ શકો છો આ લાઇનો સાથે તમે વિવિધ સિસ્ટમ ડેટા અને વિવિધ સિસ્ટમ સ્પષ્ટીકરણો માટે પ્રયત્ન કરવા માટે છોડીશ તમે તમારી સ્ક્રિપ્ટ ફાઇલને તમારી આવશ્યકતાઓને અનુરૂપ બનાવવા માટે તેમાં ફેરફાર કરી શકો છો